ફરીથી આપનું સ્વાગત છે આપણે બુદ્ધિ અને તેના વિવિધ પ્રકાર વિશે ચર્ચા કરી આપણે સાંગીતિક બુદ્ધિ શારીરિક રીતે ગતિશીલ ક્ષમતા વિશે ચર્ચા કરી બુદ્ધિ ના બહુવિધ માળખા ના ક્ષેત્રમાં બુદ્ધિના વિવિધ સિદ્ધાંતો માં બે મહત્વની બુદ્ધિની ક્ષમતા નો પરિચય આપ્યો છે જે આંતરવ્યક્તિગત અને આંતરજ્ઞાન આ બે ખૂબ મહત્વપૂર્ણ ક્ષમતા છે જેની ભાવનાત્મક બુદ્ધિ ના સંદર્ભમાં ચર્ચા કરવી જરૂરી છે આંતરવ્યક્તિગત બુદ્ધિ એ વ્યક્તિ ની ક્ષમતા ના સંદર્ભમાં સૂચન અને ભેદમાં હોય છે જેમાં મનની સ્થિતિ સ્વભાવ પ્રેરણા ઈરાદા બીજા લોકોને જ્ઞાન દ્વારા પ્રદર્શિત કરે છે જે વ્યક્તિ ની પોતાની સમજ અને પોતાના સંચાલન ને સંદર્ભીત કરે છે આ ગોલ્ડમેન અને બીજા સિદ્ધાંતવાદી દ્વારા ભાવનાત્મક બુદ્ધિ માં મિશ્ર પ્રતિકૃતિ અને સ્વ નું મહત્ત્વ એ પોતાની લાગણીઓ થી સમજવુ અને સંચાલિત કરવાના ખ્યાલ સાથે સંબંધિત છે આંતરવ્યક્તિગત ક્ષમતા હંમેશા વ્યક્તિ ને અન્ય લોકો વિશે જાણવાની તેમની પ્રતિક્રિયા અને ઈરાદા સમજવાની શક્તિ આપે છે વ્યક્તિની આસપાસ ના લોકો ને કુદરતી બુદ્ધિ ના રૂપે જે લોકો કુદરતી ક્ષમતા પ્રાપ્ત કરી છે જેમકે તેઓ છોડ પ્રાણીઓ તથા બીજા કુદરતી પાસાઓને સમજવા માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી જે લોકો પ્રકૃતિના શોખીન હોય છે અને કુદરતી ક્ષમતા ધરાવે છે તેઓ તેની આસપાસની પ્રકૃતિની સારી સમજ ધરાવે છે જે તેમને પ્રબળ બનાવે છે અને બીજા ઘણા એવા લોકો પણ છે જે જીવન મૃત્યુ તથા માનવ સ્થિતિના અન્ય પાસાઓ ને લગતા મુદ્દાઓ ને સમજી શકે છે જેને અસ્તિત્વ ની ક્ષમતાઓ કહેવામાં આવે છે હવે એ પ્રશ્ન ઉદભવે કે શું આપણે બુદ્ધિ શબ્દનો ઉપયોગ જુદા જુદા કૌશલ્યોને વર્ણવવા માટે કરી શકીએ કે નહીં જેવી કે ગણતરી કરવા તથા જુદી જુદી ભાષાઓ બોલવા એક ઘર થી બીજા ઘરે વસ્તુ ફેંકવાની ક્ષમતા માટે ઉપયોગ કરીએ છીએ આવા ચોક્કસ પ્રશ્નો છે જેના અમુક ના જવાબ મળ્યા છે અને અમૂક ના મળ્યા નથી હવે જો ગાર્ડનર સાચા છે તો વ્યક્તિ માં કોઈ એક ક્ષમતા હોતી નથી વ્યક્તિ માં બહુવિધ ક્ષમતાઓ હોય છે લોકોમાં અસંબંધિત પ્રકારની બુદ્ધિ હોય છે હવે આપણે બુદ્ધિ ની વ્યાખ્યા અને અર્થ બદલ્યા છે ગાર્ડનર Gardener's ના સિદ્ધાંત એ સંશોધનકારોને બુદ્ધિના અન્ય બિન પરંપરાગત પાસઓને શરૂ કરવા અને તેની તપાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે જેને આપણે ભાવનાત્મક બુદ્ધિ કહીએ છીએ પરંતુ બુદ્ધિ નો ખ્યાલ પરંપરાગત હોય કે બિનપરંપરાગત પરંતુ તે બૌદ્ધિક ક્ષમતા નો વિકાસ મહત્વપૂર્ણ સિદ્ધાંત પર આધારિત છે જેમકે આપણે અગાઉ પ્રકૃતિનું મહત્વ પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો હતો તેથી એમ કહી શકાય કે પ્રકૃતિ વંશપરંપરાગત પાસાઓ અને તેનો ઉછેર પર્યાવરણીય પ્રભાવ સાથે સંદર્ભ ધરાવે છે હવે આ બંને આકૃતિઓનો અભ્યાસ કરીએ તો આ બંને આકૃતિમાં આનુવંશિકતા અને પર્યાવરણ નો પ્રભાવ દર્શાવે છે આ આકૃતિ દર્શાવે છે કે લોકોનો આઈક્યુ ગુણાંક વિવિધ વારસાગત અને પર્યાવરણ વચ્ચે સહસંબંધ ધરાવે છે જો આપણે આ હિસ્ટોગ્રામ ના બે રંગ ને જોઈએ તો તેમાં એક સાથે ઉછરેલા સરખા દેખાતા જોડિયા બાળકો ને દર્શાવે છે તેમછતાં જો શારીરિક રીતે સરખા હોય તે માનસિક રીતે અલગ પ્રતિક્રિયા આપે છે તે અલગ વર્તન કરે છે તેમની બુદ્ધિ અને આઈકયુ ગુણાંક પણ અલગ હોય છે તેથી આ દર્શાવે છે કે આનુવંશિક રીતે સરખા હોય પણ વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે પરંતુ બીજી બાજુ અન્ય લોકોને જોઈએ તો ભાઈ બહેન એક સાથે સરખી પ્રતિક્રિયા આપે છે તે આ જ પરિબળ ને અસંબંધિત રીતે બાળકોના શારીરિક પરિબળો ના ભાગ તરીકે દર્શાવે છે અન્ય અભ્યાસોમાં અલગ વાતાવરણ અને આઈકયુ ની અસર જે પર્યાવરણમાં ગુણવત્તાની તુલનાની જેમ આઇકયુ ગુણાંક પણ બતાવે છે પછી પર્યાવરણના પ્રભાવનો વધુ સ્પષ્ટ રીતે અભ્યાસ કરીએ તો આપણને જાણવા મળશે કે આપણે ત્રણ જુદા જુદા વાતાવરણમાં ત્રણ અલગ અલગ બાળકને ઉછેરી શકતા નથી આપણે તેમના આઇકયુ ગુણ માપીએ તો તેમના આઇકયુ ગુણ ખૂબ અલગ મળશે તેની વચ્ચેનો તફાવત આપણે સરળતાથી જોઈ શકશું જેમ કે ડી પ્રકારના લોકો શ્રેષ્ઠ બુદ્ધિ દર્શાવે છે સી પ્રકારના લોકો સરેરાશ બુદ્ધિ દર્શાવે છે બી પ્રકારના લોકો મંદ બુદ્ધિ દર્શાવે છે જ્યારે એ પ્રકારના લોકો માનસિક રીતે ખામીયુક્ત બુદ્ધિ દર્શાવે છે તો આ હિસ્ટોગ્રામ દર્શાવે છે કે વાતાવરણથી વંચિત રહેલા લોકોને મનોવૈજ્ઞાનિક રોગો અથવા માનસિક ખામીનો ભોગ બનવાની સંભાવના થઈ શકે છે આપણે ફરી તે મુદ્દા પર જોઈએ કે ઉંમર સાથે બદલાતો આઇકયુ ગુણ જે બીજા અમુક અભ્યાસ માં આ બાબતનો નિર્દેશ કરેલ છે કે વ્યક્તિની ઉમર ને લીધે ઘણા તફાવત જોવા મળેલ છે મારા મત મુજબ વ્યક્તિ ના બૌદ્ધિક વિકાસ માં બાળપણથી લઈને પુખ્તવય સુધીમાં ઘણી અસર થતી જોવા મળે છે જો આ બુદ્ધિના પરીક્ષણમાં એમ દર્શાવવામાં આવ્યું હોય કે બુદ્ધિનો સરેરાશ ગુણ એ બાળપણ અથવા કિશોરાવસ્થામાં વધે છે અને પછી પુખ્તવસ્થા માં વધે છે અને પછી આગળ ના જીવનમાં બુદ્ધિ નું સ્તર ઘટતું જાય છે પરંતુ આ ઘટાડો વિવિધ ઉંમરના જુદા જુદા લોકો પર આધાર રાખે છે જ્યારે સમાન લોકોની વારંવાર તપાસ કરવામાં આવેલ ત્યારે ઘટાડો ઘણો ઓછો હતો ઘણી વ્યક્તિઓમાં આઇકયુ સ્થિર રહે છે તો કેટલાક લોકોમાં તે વધે છે આ હોર્ન અને ડોનાલ્ડવૉન દ્વારા કરાયેલ અભ્યાસ છે હવે જુદી જુદી થિયરીઓ ને આપણે જોઈએ તો પહેલાં તે જાણવું મહત્વપૂર્ણ છે કે વ્યક્તિ ના બૌદ્ધિક વિકાસ પાછળ ના સિદ્ધાંતો શું છે ટૂંકમાં વર્ણવીએ તો સાઇકોમેટ્રિક સિદ્ધાંતો આપણને વ્યક્તિના બૌદ્ધિક ક્ષેત્ર માટે જવાબદાર પરિબળો ને સમજવામાં મદદ કરે છે આપણે ફક્ત વિવિધ પરિબળો અને વિવિધ પ્રકારની બુદ્ધિના આધારે લોકોને વર્ગીકૃત કરી શકીએ છીએ અથવા માનવીની બુદ્ધિ વિશેની વાત કરવા માટે આ પૂરતું નથી મારા મત મુજબ આ પૂરતું નથી આપણે તે પણ જોવું જોઈએ કે વ્યક્તિ ને બુદ્ધિશાળી બનાવવા માટે કઈ વિવિધ પ્રક્રિયાઓ શામેલ છે તે પણ પ્રકાશિત કરવું જોઈએ તેથી કેટલાક પ્રક્રિયા ના સિદ્ધાંતો છે જે સમાનરૂપે મહત્વપૂર્ણ છે જે માનસિક ક્ષમતાના સંગઠનોને પ્રકાશિત કરે છે ચાલો આપણે તે પરિબળ જોઈએ કે જેમાં આ પ્રક્રિયા વિશે વાત થઈ છે જેને આપણે પ્રક્રિયા લક્ષી સિધ્ધાંતો કહીએ છીએ ચાલો આપણે પ્રક્રિયા લક્ષી સિધ્ધાંતો શરૂ કરીએ આપણા પહેલાના વર્ગમાં ચર્ચા કરી હતી કે સ્ટનબર્ગ માનવ બુદ્ધિના ત્રણ મહત્વપૂર્ણ પરિમાણ આપે છે સ્ટનબર્ગ તેને સુસંગત બુદ્ધિ કહે છે સુસંગત બુદ્ધિ એ આપણી પ્રક્રિયા લક્ષી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે આપણે કેટલી ઝડપથી માહિતી પર પ્રક્રિયા કરી શકીએ છીએ અને તેને સંગ્રહ માંથી પુનપ્રાપ્ત કરી શકીએ છીએ કે જે આપણને શૈક્ષણિક દેખાવમાં મદદ કરે છે પરંતુ આ પર્યાપ્ત નથી બીજી ઘણી એવી ક્ષમતા છે જે આપણે શીખ્યા નથી પણ આપણા અનુભવ દ્વારા તે વિકાસ પામી છે એ છે પ્રાયોગિક બુદ્ધિ આ બુદ્ધિ એ સમસ્યાનો હલ કરવાની અને સમજદારી થી વિવિધ અનુભવો ને જોડવાની ક્ષમતા થી કઠિન મુશ્કેલીને દૂર કરવું છે તે સર્જનાત્મકતા ને પ્રતિબિંબિત કરે છે તે કલાત્મક બનાવનાર વૈજ્ઞાનિક સ્વભાવ તથા વૈજ્ઞાનિક કુશળતાને જે સર્જનાત્મક પ્રતિભા છે તેને પ્રદર્શિત કરે છે જેમ કે આઈન્સ્ટાઈન લિયોનાર્ડો દા વિન્ચી વગેરે આપણે કલાકારો અને ચિત્રકારોની કૃતિમાં પણ આ પ્રકારની ક્ષમતાને પ્રતિબિંબિત થતી જોઈ છે હજી એક પ્રકારની બુદ્ધિ છે જેને રોબર્ટ સ્ટર્નબર્ગ દ્વારા તેમના બુદ્ધિના ત્રિકોણીય સિદ્ધાંતમાં વર્ગીકૃત કરી તેને વિકસાવવામાં આવી છે રોબર્ટ સ્ટર્નબર્ગ સંદર્ભિત બુદ્ધિ વિશે વાત કરે છે આ બુદ્ધિ રોજિંદી સામાજિક પરિસ્થિતિમાં વ્યવહારિક રીતે કાર્ય કરવાની ક્ષમતા ને બતાવે છે તે સ્ટ્રીટ સ્માર્ટ ને પ્રતિબિંબિત કરે છે જેમકે કોઈ નવી કારની કિંમત ની વાટાઘાટો થઈ રહી છે આપણે કોઈ દિવસ કોઈપણ કાર ખરીદી નથી તેમ છતાં આપણે તેની કિંમત માટે મોલ ભાવ કરી શકીએ જ્યારે આપણે કોઈ ઘર ખરીદતા હોઈએ છીએ ત્યારે આપણને બજારમાં ચાલતા ચોક્કસ ભાવની ખબર હોતી નથી પરંતુ આપણે વાટાઘાટો કરીને આ સોદાને પતાવીએ છીએ તેથી આવી કેટલીક ક્ષમતાઓ છે જે લોકો તેમના રોજિંદા વ્યવહાર દરમિયાન તેમના અનુભવ માંથી શોધીને પ્રદર્શિત કરે છે જે તેમની વ્યવહારિક સમસ્યાઓને હલ કરવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે ધારો કે આપણે રસ્તા પર ચાલતા જઈએ છીએ અને અચાનક એક સાપ આપણી સામે આવીને ઊભો રહી જાય તો આવી પરિસ્થિતિમાં આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ શું આપણામાં સાપ જેવી મુશ્કેલ પરિસ્થિતિને સંભાળી શકવાની કોઈ ક્ષમતા છે જોકે આપણી પાસે કોઈ સાપ પકડવાનું પુસ્તકીય જ્ઞાન હોતું નથી પરંતુ આપણે જોયું હોય છે કે સાપ પકડવા વાળા એટલે કે મદારી સાપને પકડી શકે છે પછી આપણે તે પ્રકારની કુશળતા ને લાગુ કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી વ્યવહારિક અનુભવો દ્વારા આપણે વ્યવહારુ સમસ્યાઓનો સામનો કરીએ છીએ ત્યારે તે આપણી વ્યવહારિક વર્તણુક માં પ્રતિબિંબિત થાય છે અહીં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જે બે પ્રખ્યાત કેનેડિયન મનોવૈજ્ઞાનિક જે પી દાસ અને જેક એ નાગલેરી દ્વારા આપવામાં આવ્યો છે તેઓ બુદ્ધિના ન્યુરો સાયકોલોજિકલ પ્રતિકૃતિ પર કામ કરતા હતા અને તેનો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સિદ્ધાંત ને તેમણે બુદ્ધિનો પાસ પ્રતિકૃતિ સિદ્ધાંત નામ આપ્યું છે આ પાસ સિદ્ધાંત આયોજન ધ્યાન એક સાથે થતી પ્રક્રિયા અને ક્રમિક પ્રક્રિયા પર ભાર મૂકે છે હવે આ સિદ્ધાંત શું છે આ સિદ્ધાંત ના ખ્યાલો શું છે અને તે શું પ્રકાશિત કરે છે તો આ સિદ્ધાંત માં કઈ નવીન નથી પરંતુ માનવીની જ્ઞાનાત્મક કામગીરીમાં આ પાસ સિદ્ધાંત નો સમાવેશ કર્યો છે તેમાંનું આયોજન એ સૂચવે છે કે કેવી રીતે આપણે કોઈ ચોક્કસ જ્ઞાનાત્મક કાર્ય કરીએ છીએ કેવી રીતે ઇરાદાપૂર્વક પ્રક્રિયાના જ્ઞાનનો ઉપયોગ કરીને જ્ઞાન પ્રક્રિયાત્મક નિયંત્રણ કરીએ છીએ આ સિદ્ધાંતો લુરિયા ના અન્ય શારીરિક સિદ્ધાંતો ને સંદર્ભીત છે લુરિયા રશિયાના મનોવૈજ્ઞાનિક છે લુરિયા એ માનવ મગજના જુદા જુદા કાર્યલક્ષી વિસ્તાર ને ઓળખાવ્યા છે તે આપણા જ્ઞાનાત્મક અને બૌદ્ધિક કાર્યો માટે જવાબદાર છે ધ્યાન એ જ્ઞાનાત્મક પ્રવૃત્તિ કેન્દ્રીત અને પ્રતિકાર જે બેધ્યાનના સંદર્ભમાં છે જે લુરિયા ના પહેલા યુનિટમાં તેને સૂચવવામાં આવ્યું છે જેમાં એક સાથે થતી પ્રક્રિયા અને ક્રમિક પ્રક્રિયા આ માહિતીના બે સ્વરૂપ છે જેનો નિર્દેશ લુરિયા ના બીજા યુનિટમાં કરવામાં આવ્યો છે મગજના કાર્યકારી સંગઠન આ લેખ અમેરિકન વિજ્ઞાન માં 1970 ના દાયકામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તેમાં લુરિયા એ વિવિધ જ્ઞાનાત્મક કાર્યોને ઓળખવાનો પ્રયત્ન કર્યો હતો કેવી રીતે અન્ય વિવિધ ક્ષેત્રો મગજના ક્ષેત્રો થી સંબંધિત છે તે દર્શાવ્યું હતું ધ્યાન એ મગજનું પ્રથમ કાર્યાત્મક ક્ષેત્ર છે અને એક સાથે પ્રક્રિયા તથા ક્રમિક પ્રક્રિયા એ બીજો કાર્યાત્મક ક્ષેત્ર છે આ ત્રીજું મગજનું કાર્યાત્મક ક્ષેત્ર આયોજન છે મોટાભાગે પાસ સિદ્ધાંતના ત્રણ મુખ્ય ખ્યાલ છે આ પાસ સિદ્ધાંત આયોજન ના ખ્યાલ પર ભાર મૂકે છે આયોજનનો ખ્યાલ એ માનસિક પ્રક્રિયા છે જેના દ્વારા બાળક પોતાની સમસ્યાનો કાર્યક્ષમ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે ઉદાહરણ તરીકે આયોજન સમસ્યાનું નિરાકરણ કરવા અલગ અલગ યુક્તિઓ દ્વારા યોજનાઓ વિકસાવવી તથા આવેગનું નિયંત્રણ કરી અને જ્ઞાનને ફરી મેળવી શકીએ છીએ તેથી આ કેટલાક ફાયદા છે જે નાગલેરી એ દર્શાવ્યા છે જે જોન્સ મેનશન યુનિવર્સિટી માં કામ કરે છે નાગલેરી એ ધ્યાનના કાર્યાત્મક ક્ષેત્રના ફાયદા વિશે પણ વાત કરી છે માનસિક પ્રક્રિયાના ક્ષેત્ર માં ધ્યાન મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ધ્યાન એ માનસિક પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પસંદગીયુક્ત રીતે કેટલાક કાર્યોમાં ભાગ લે છે અને અન્ય કાર્ય ને અવગણે છે આપણી યાદશક્તિ ની દ્રષ્ટિએ પણ ધ્યાન ખૂબ મહત્વનું છે કારણકે જ્યારે આપણે અન્ય ક્રિયાને અવગણીએ છીએ ત્યારે શા માટે આપણે અમુક ચોક્કસ ક્રિયાઓ અને વસ્તુઓને પસંદગીયુક્ત રીતે યાદ કરીએ છીએ તેથી ધ્યાન એ આપણી એકાગ્રતા યાદશક્તિ અને શીખવાની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેથી તે ધ્યાન પૂર્વ જ્ઞાનાત્મક પ્રવૃતિઓ પસંદગીયુક્ત ધ્યાન અને બેધ્યાન થતા અટકવું તરીકે ઓળખાય છે તેથી જ ધ્યાનના ખ્યાલ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે એક સાથે પ્રક્રિયા કરવી એ એક માનસિક પ્રવૃતિ છે જેના દ્વારા બાળક ઉત્તેજનાને જૂથોમાં એકીકૃત કરે છે ઉત્તેજનાને દરેક ભાગમાં એકબીજા સાથે સંબંધિત રીતે જોવામાં આવે છે જેમ કે આપણે કોઈ એક વ્યક્તિને જોઈએ છીએ કોઈ વ્યક્તિ ને જોઈને આપણે સમજી શકતા નથી કે તે હકીકત માં કેવી છે ઘણીવાર આપણે કહીએ છીએ કે તે વ્યક્તિ સુંદર છે આપણે વારંવાર કહેતા હોઈએ કે તે વ્યક્તિ સારી છે પરંતુ જ્યારે આપણે એમ કહીએ છીએ ત્યારે તે વ્યક્તિની બધી ક્ષમતા તે એક વિશ્લેષણમાં આવી જાય છે તેના પરથી આપણે કોઈ એક નિષ્કર્ષ આપીએ છીએ તેથી આ સિદ્ધાંત સંપૂર્ણ રીતે શીખવા ના સિદ્ધાંત ને લાગુ પડે છે આપણે લોકોની ક્ષમતાઓને તેની બૌદ્ધિક પ્રોફાઈલ પરના અસ્તિત્વ અને ચોક્કસ ક્ષમતા ના સંદર્ભ પરથી સમજી શકતા નથી આપણે પહેલા વ્યક્તિ ની બધી ક્ષમતાઓને ચકાસીએ છીએ અને પછી નિર્ણય લઈએ છીએ કે તે વ્યક્તિ કેટલી સક્ષમ છે ત્યારબાદ ક્રમિક પ્રક્રિયા પણ એટલી જ મહત્વની છે કારણકે મોટેભાગે શીખેલી યાદો આ પ્રક્રિયા પર આધારિત છે આ માનસિક સ્ત્રોત પ્રવૃત્તિ છે જે વ્યક્તિ પોતાની ઉત્તેજના થી ચોક્કસ ક્રમમાં યાદ રાખે છે ઘણીવાર આપણે અમુક વસ્તુ કે સંખ્યા તેના અનુક્રમ થી યાદ રાખવા ઈચ્છીએ છીએ ઉદાહરણ તરીકે આપણે ઝડપથી શીખી શકીએ છીએ જ્યારે આપણે ક્રમિક રીતે ઝડપથી યાદ રાખી શકીએ છીએ કારણકે આપણે સંખ્યાને ઝડપથી અને સારી રીતે ચડતા કે ઉતરતા ક્રમ માં યાદ રાખી શકીએ છીએ કારણકે તે યાદશક્તિને ઉત્તેજના પુરી પાડે છે જે યાદો ની શૃંખલા બનાવે છે જેમકે પ્રગતિ થતી હોય તેમ આપણે અનુમાન કરીએ છીએ કે એક પછી બે આવે અને ત્રણ એ બે પછી આવે છે તો આ કુદરતી અનુમાન છે જે ઘટનાઓની ઉત્તેજનાની જેમ યાદો ની શૃંખલા દર્શાવે છે તે એકબીજા સાથે સંકળાયેલી નથી હોતી પણ આપણે તેને ક્રમમાં યાદ રાખીએ છીએ આ આકૃતિ બુદ્ધિનો સંપૂર્ણ પાસ સિદ્ધાંત અને જુદા જુદા ક્ષેત્ર દર્શાવે છે પહેલુ ક્ષેત્ર છે ઉત્તેજીત ધ્યાન બીજું ક્ષેત્ર છે એક સાથે થતી પ્રક્રિયા અને ક્રમિક પ્રક્રિયા ત્રીજુ ક્ષેત્ર છે જેને આપણે આયોજન કહીએ છીએ આ બધી પ્રક્રિયા પરસ્પર સંકળાયેલ છે જો આપણે આ પ્રતિકૃતિ જોઈએ તો આ પ્રક્રિયાને વધુ સ્પષ્ટ રીતે સમજી શકીશું આપણે બહારથી કોઈ માહિતી પ્રાપ્ત કરીએ છીએ અને તેના પર કાર્ય કરીએ છીએ ધારો કે આપણે એક ધ્યેય ને સમજીએ છીએ તે ધ્યેય પ્રાપ્ત કરવા આપણે યોજના બનાવવાની જરૂર છે હવે આપણે યોજના બનાવી તો પછી તે કાર્ય તે યોજના દ્વારા પૂર્ણ કરશું પરંતુ આપણે તે યોજનાને જાણવી જરૂરી છે જો આપણે તે યોજનાને જાણી લઈએ તો તેને અમલમાં મૂકીએ છીએ અને જો તે યોજના સમજી નથી શક્યા તો તે યોજના વધુ સારી બનાવીએ છીએ જો આપણે યોજનાનો અમલ કરીએ તો શું આ યોજના બરાબર છે જો બરાબર હોય તો તે કાર્ય કરશે જો ન લાગે તો પાછા જઈને બીજી યોજના બનાવીએ છીએ તો આ ત્રણ કાર્યાત્મક ક્ષેત્ર છે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે હવે જો આપણને લાગે કે આપણી યોજના બરાબર છે તો તેને અમલમાં મૂકીએ છીએ હવે જ્યારે આ યોજના અમલમાં મૂકીએ ત્યારે તે સારી રીતે કાર્યરત છે કે નહીં જો કરે છે તો આપણું કાર્ય પૂર્ણ થશે અને જો યોજના કાર્યરત નથી તો ફરી પાછા ફરીએ અને આપણે નવી યોજના બનાવીએ છીએ તેથી ચોક્કસપણે આ સિદ્ધાંત એકબીજા સાથે જોડાયેલ છે અને આ આપણી બૌદ્ધિક પ્રવૃત્તિ ના સંદર્ભમાં પરિણામ મળે છે આ સીએએસ પરિક્ષણ પાસ સિદ્ધાંતના આધારે વિકસિત કરવામાં આવ્યું છે તે જ્ઞાનાત્મક મૂલ્યાંકન પ્રણાલી તરીકે ઓળખાય છે જેને દાસ અને નાગલેરી દ્વારા વિકસિત કરવામાં આવેલ છે હાલમાં તે વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે તે ચર્ચા આયોજન એક સાથે થતી પ્રક્રિયા અને ક્રમિક પ્રક્રિયા ના ચાર મહત્વપૂર્ણ ક્ષેત્ર ને માપે છે આયોજનના ક્ષેત્રને ત્રણ મહત્વપૂર્ણ પરિક્ષણ ની દ્રષ્ટિએ માપવામાં આવ્યું છે જેમાંનું પહેલું છે સરખી સંખ્યા બીજું છે યોજનાના સંકેત અને ત્રીજું છે યોજના નું સંબંધિત જોડાણ હવે બીજું એ કે ધ્યાન એ સંખ્યાની શોધ છે ઉદાહરણ તરીકે એક સંખ્યાઓની શ્રેણી છે જેમાં વચ્ચે એક સંખ્યા ખૂટે છે અથવા એક સંખ્યા વધુ વખત આવે છે હવે પરીક્ષક પૂછે કે કેટલી સંખ્યા ગુમ થયેલ છે અથવા કેટલી વાર સંખ્યા ફરીવાર આવે છે તેવી રીતે બીજું એક પરીક્ષણ છે જેને અભિવ્યક્ત ધ્યાન કહેવામાં આવે છે અને તેની પછીનું છે ગ્રહણશીલ ધ્યાન ત્યારબાદ એક સાથે થતી ક્રિયા નું માપન બિનશાબ્દિક સંખ્યાની રીતે થાય છે જેમકે નાના ભાગમાં સંપૂર્ણ સંખ્યા ના ઉદાહરણ માં જોઈએ તો ખૂટતા આંકડા તે ખૂટતા આંકડા માટે પૂછવામાં આવે કે પાંચ છ એમ હરોળ માં કયો અંક ખૂટે છે તેમાંથી શોધતા કયો અંક ખૂટે છે તે મળશે આવી રીતે એક સાથે થતી પ્રક્રિયા એ પ્રક્રિયાની ક્ષમતાનું માપન કરવાનું કાર્ય કરે છે ત્યારબાદ આપણી પાસે ક્રમિક પ્રક્રિયાનું પરીક્ષણ છે તો તે શબ્દ શ્રેણી વાક્યનું પુનરાવર્તન વાક્યના પ્રશ્નો અને ભાષા નો દર નું માપન કરે છે સીએએસ નું વર્ણન એ મૂળભૂત રીતે માનસિક પ્રક્રિયા નું વ્યક્તિગત રીતે સંચાલન કેવી રીતે થાય તેનું માપન કરે છે તે પ્રશિક્ષિત વ્યાવસાયિકો દ્વારા સંચાલિત થાય છે ઉદાહરણ તરીકે શાળાના મનોવિજ્ઞાની અને સલાહ સુચન આપતા મનોવિજ્ઞાની જે ૪૫ થી ૬૦ મિનિટ સુધી નો સમય લે છે જે તેના પ્રકાર પર આધારિત છે તેનું નિર્માણ ૫ થી ૧૭ વર્ષ ની ઉંમરના લોકો અથવા વિદ્યાર્થીઓ માટે થયેલ છે તેનું સંચાલન અને માપન કરવું સહેલું છે તેમાં ચાર સૈદ્ધાંતિક રીતે મેળવાયેલા માપદંડ છે જોકે આ આખી સીએએસ જ્ઞાનાત્મક મૂલ્યાંકન પ્રણાલી ના સાધન છે આપણે તેને વ્યક્તિગત વપરાશ તથા કોઈ સંસ્થા અને વિભાગ માટે પણ ખરીદી શકીએ છીએ તેને પુસ્તકાલય માટે ખરીદી શકાય જેથી વિદ્યાર્થીઓ બૌદ્ધિક પ્રોફાઈલ નું મૂલ્યાંકન કરવા તેનો ઉપયોગ કરી શકે તે સલાહ સૂચન કેન્દ્રો માટે ખાસ કરીને શાળામાં જતા વિદ્યાર્થીઓ ની જ્ઞાનાત્મક ક્ષમતાઓ ની આકારણી કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે માહિતી પ્રક્રિયાનું મુખ્ય ધ્યાન જુદા જુદા ક્ષેત્રો પર હતું મુખ્ય માહિતી ની પ્રક્રિયાનું ધ્યાન જુદા જુદા ક્ષેત્રો પર છે જે માહિતીની પ્રક્રિયા માટે જવાબદાર છે માહિતી પ્રક્રિયા ના સિદ્ધાંત માં કેટલાક એવા ક્ષેત્રો છે જે ઉંમર માં થતા વધારા સાથે પ્રભાવિત થાય છે ઉદાહરણ તરીકે ટૂંકાગાળાની યાદશક્તિના પ્રારંભિક તારણો એ છે કે આ યાદશક્તિ ફક્ત પંદરથી વીસ સેકન્ડ માટે જ ટકે છે પરંતુ હવે હાલનો વલણ બદલાઈ રહ્યો છે આ ચોક્કસ યાદશક્તિ એ કાર્યકરી યાદશક્તિ તરીકે ઓળખવામાં આવે છે જે માહિતી પ્રક્રિયા ની ક્ષમતા પર અસર કરે તેવી સંભાવના છે જો તે યોગ્ય રીતે જાળવવામાં ન આવે તો તે ટૂંકાગાળાની યાદશક્તિ ની સામગ્રીને રાખવાની અને ગોઠવવાની ક્ષમતા છે ઝડપી પ્રક્રિયા કરવી પણ સામાન્ય રીતે માનસિક પ્રક્રિયા દર્શાવે છે જ્યારે આપણે માનવજાત ઉંમર માં મોટા થઈએ છીએ તેમ આપણે માહિતીની પ્રક્રિયા કરવાનું ગુમાવીએ છીએ આપણે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા માં પણ ધીમા પડીએ છીએ જેમકે ઘટનાઓને ગોઠવવી વસ્તુ ઘટના નો ક્રમ માં પણ અસર થાય છે ત્યારબાદ રૂઢિચુસ્તતા તેને છોડી દેતા નથી અને જેની પાસે ઉચ્ચ જ્ઞાનાત્મક માન્યતા ની કઠોરતા હોય જે જૂની વિચારસરણી વાળા લોકો નવા વિચારો ના હક માં ખૂબ ઓછા આવે છે સમય જતા લોકો આ કોઈ ચોક્કસ વર્તનથી ટેવાઈ ગયા હોય ત્યારે તેને બદલવું ગમતું નથી જ્યારે નવી શોધ કરીએ કે નવી ઘટનામાંથી પસાર થઈએ ત્યારે એમાં અમુક અસર અને બદલાવ મળે છે ડોક્ટર ની દ્રષ્ટિએ જોઈએ તો હાલમાં એક અકસ્માતને કારણે હાડકાના નિષ્ણાત ડોક્ટર સાથે મુલાકાત થઈ તે ડોક્ટર સર્વોત્તમ હતા સર્વોત્તમ ડોક્ટર નો અર્થ એ કે જે સર્વોત્તમ સારવાર પ્રક્રિયા કરવામાં માને દર્દી ને જરૂર વિના નાણાકીય ભાર ન આપે તેને MM MRI FMRI કે CT SCAN જેવા રિપોર્ટ ન કરાવે પણ માત્ર સાદા એકસ રે સારવાર માટે પર્યંત હોય છે પરંતુ આજના આધુનિક હાડકાના ડોક્ટર તેઓ નિદાનને વધુ મહત્વ આપે છે તેથી તેઓ પોતાના અનુભવ પર ભાર નથી મુકતા પરંતુ હાલ ની નવી ટેકનોલોજી પર વધુ વિશ્વાસ રાખે છે જે આપણી બુદ્ધિ ના ક્ષેત્રને અસર કરે છે જયારે આપણે મોટી ઉંમર ના થઈએ છીએ બુદ્ધિના માળખામાં ચર્ચા કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આપણે આઈકયુ ના ખ્યાલની વાત કરીએ તો અહીં જાણવા મળે છે કે કેવી રીતે આઇકયુ નું વર્ગીકરણ થાય છે હવે આપણે આ સામાન્ય વર્ગીકરણ ને જોઈએ તો ખ્યાલ આવે કે વસ્તીનું માપેલ કારણ મધ્યમાં કેન્દ્રિત થાય છે તેથી તેનો અર્થ એ થાય છે કે બુદ્ધિ નું સામાન્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે આ તે છે જેને આપણે બુદ્ધિઆંક ક્રમાંક નું વર્ગીકરણ કહીએ છીએ તેમાં મૌખિક વર્ણન અને ચિહ્નો દ્વારા લોકોની વસ્તી નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં લોકોની ની વસ્તી માં માનસિક વિકલાંગ લોકો 2 2 ટકા સીમારેખા પરના લોકો 6 7 ટકા બુધ્ધિહીન છે સામાન્ય લોકો 16 1 ટકા અને સાધારણ લોકો 50 ટકા છે આપણે જોયું કે તેમાં તેજસ્વી લોકો સામાન્ય વસ્તીના લગભગ 16 જ્યારે શ્રેષ્ઠ લોકો છે એ 6 7 ટકા ની આસપાસ છે જેને આપણે અપવાદરૂપે બુદ્ધિશાળી કહીએ છીએ હોશિયાર લોકો 2 2 ટકા વસ્તી ની નજીક છે તેથી આપણે સમાજમાં વિવિધ પ્રકારના લોકોને જોઈ શકીએ છીએ બધા બુદ્ધિશાળી હોતા નથી કે બધા બુદ્ધિહીન અને પાગલ નથી હોતા તો બધા લોકો સર્જનાત્મક પણ નથી હોતા તેથી આ બુદ્ધિના વિતરણની સુંદરતા છે જે મનુષ્યની અંદરની વિવિધ ક્ષમતાની છાપ આપે છે તેથી મારા મત મુજબ કેટલાક એવા ઉદાહરણો આપું છું કે જેમાં બુદ્ધિ કેવી રીતે વિવિધ તકનીકો આપે છે જેનો ઉપયોગ માનવ બુદ્ધિની માહિતીના મૂલ્યાંકન માટે થાય છે હવે જો આપણે માપન ના ક્ષેત્ર પર ધ્યાન આપીએ તો ત્યાં વિવિધ પ્રકારના પરીક્ષણો ઉપલબ્ધ છે જેમાં મૌખિક પરિક્ષા છે જેમ લેખિત પરીક્ષાના પ્રશ્નો તૈયાર કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ને તે પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે છે અમુક પ્રશ્નો આશાબ્દિક હોય છે જેમકે સંખ્યા ના પ્રશ્નો આ પ્રકારના પ્રશ્નો આપણે લાકડાના ખાનાવાળા પરીક્ષણમાં જોઈ શકીએ છીએ જેમાં માનસિક પ્રવૃત્તિ આપવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે તેમને અમુક લાકડા ના ખાના આપીએ અને તેમને એક ડિઝાઇન બતાવીએ કે કેવી રીતે તેમને ગોઠવવા ત્યારબાદ આપણે તેમને આપેલ લાકડાના ખાનાથી એક ચોક્કસ ડિઝાઇન બનાવવાનું કહીએ જે તેમની બૌદ્ધિક ક્ષમતા દર્શાવશે કે કેટલી ઝડપથી તે આ પ્રવૃત્તિ પૂરી કરી શકે છે અહીં આપણે એક ટૂંકો વિરામ લેશું અને ફરી પાછા ફરીશું